આ 33 માં લેકચર માં તમારું સ્વાગત છે અને આજે આપણે ફરી ડબલ ઇનટેગ્રલ્સ પર ચર્ચા ચાલુ રાખીશુંપણ સર્ફેસના રિજિયનની સર્ફેસની ગણતરી ને ખાસ લાગુ કરશું તો આપણે ડબલ ઇનટેગ્રલ્સ નો વપરાશ વોલ્યુમ ની ગણતરી કરવાના દાખલા માં જોયો જ છેઅને ઇનટીગ્રેશન ના ડોમેન ના વિસ્તાર માટે પણ તો આજે આપણે સર્ફેસ ના વિસ્તાર ની ગણતરી વિષે ચર્ચા ચાલુ રાખીશું તો ફરી જોઈએ સિંગલ ઇનટેગ્રલ માં વળાંક ની લંબાઈ કઈ રીતે મપાય તો ચાલો હમણાં આપણી પાસે આ વળાંક છે અથવા આ ફંક્શન જેને f કહ્યું છે તો આપણી પાસે x એક્ષિસ અને y એક્ષિસ છે અને આ ફંક્શન x ની વેલ્યુ ના સંદર્ભ માં તો આપણે શુ કરશું કે અખા ડોમેન ને a થી b માં નાના નાના અંતરાલ ના ભાગમાં xi થી xi1 ની જેમ વહેંચી નાખશું પણ આપણે આ અખા ડોમેન ને a થી bમાં n જેટલા નાના ભાગ માં ડીસક્રેટાઈઝ્ડ કયું છે અને ચાલો આ i પોઈન્ટ ને xi to xi1 ના અંતરાલ માં જોઈએ અને આ પોઈન્ટ xiને અનુરૂપ આ પોઈન્ટ પર એક ટેનજેન્ટ દોર્શું જે i અને f દ્વારા બતાવવામાં આવ્યો છે અને આ ટેનજેન્ટ ની લંબાઈજો આપણે બધા અંતરાલ માટે સળવાળો કરીએ અને બાદ માં આ લીમીટ ને આ અંતરાલ ની પોહ્રાઈ ગણીએ 0 સુધી તો આપણ ને વળાંક ની લંબાઈ મળી જશે તો અહિયાં ટેનજેન્ટનો માત્ર આ ભાગ જ બતાવ્યો છે તો આ અહિયાં iપોઈન્ટ પર આ ટેનજેન્ટ લાઈન છે અને xi એ અંતરાલ ની લંબાઈ છે અને આ કોણ છે જે આ ટેનજેન્ટ x એક્ષિસ સાથે બનાવે છે તેને આપણે થેટા થી ઓળખીએ છે તો આપણી પાસે આ લંબાઈ li છેબેઝ માં લંબાઈ xi છે અને કોણ થેટા છે અને વળાંક ની લંબાઈ L છે જો આપણે બધા ટેનજેન્ટ નો સળવાળો કરીએ અને લીમીટ લઇએ તો કારણ કે જો આપણે લીમીટ ના લઇએતો એરર આવશે કારણ કે આ ટેનજેન્ટ આ વળાંક xi ને નથી દર્શાવતો પણ જો આ xi 0 સુધી જશે તો આપણે અંત માં a થી bમાં વળાંક ની લંબાઈ ગણી મેળવશું xilicos ⟹Δli1cos Δxi cos 11 ⟹1cos 1fi2 તો આપણને i 1 થી n થી લીમીટ મેળવવી છે અને પછી આ ડેલ્ટા l i પર નિષ્કર્ષ કરશું અને પછી લીમીટ n એ સુધી જશે વળાંક ની લંબાઈ Ln→∞i1nli થી Ln→∞i1n1fi2xi ab1fx2dx તો આપણે એ શીખ્યા છે કે વળાંક ની લંબાઈ માં સૂત્ર આ છે 1નું વર્ગ મૂળઅને આ ડેરીવેટીવ અને અખા નો વર્ગ આના એક્સ્ટેંશન માટે આપણે સર્ફેસ ની ગણતરી કરવી પડશે જ્યાં ટેનજેન્ટ લાઈન ના બદલા માં આપણી જોડે ટેનજેન્ટ પ્લેન નો કોન્સેપ્ટ હશે અને અહિયાં આપણે ટેનજેન્ટ ના ટુકડા લીધા છે અને પછી અપને લીમીટ લીધી અને તે બધા નો સળવાળો કર્યો તો આપણને વળાંક ની લંબાઈ મળી બે પરિમાણીય ના કિસ્સા માં આપણી જોડે ત્યાં સર્ફેસ છે અને ત્યાં આપણે ટેનજેન્ટ નો પ્લેન લઈશું અથવા ટેનજેન્ટ ના ટુકડા લઈશું અને પછી આપણે એ બધા ટુકડા નો સળવાળો કરશું અને પછી લીમીટ લઈશું તો આપણને સર્ફેસ નો રિજિયન મળી જશે તો આ એક ટ્રીવિઅલ એક્સ્ટેંશન છે અને આપણે તેની સાબિતી માં નથી જવું પણ જો તમે અહિયાં આ કોન્સેપ્ટ સમજી ગયા છો એક વેરીએબલ નો આ ઇનટેગ્રલ જે વળાંક ની લંબાઈ ની ગણતરી આના થી ab1fx2dx કરે છે તો વળાંક ની લંબાઈ માટે આપણે સૂત્ર જોયું જે a થી bમાં છે તોડોમેન પર આપણે આ ઇનટેગ્રાન્ડ નું સંકલન કરીએ છે જે છે 1fx2 સર્ફેસ ના કિસ્સા માં જયારે આપણી જોડે એક ફંક્શન છે z fx yતો અહિયાં આપણી સર્ફેસ z fx y દ્વારા આપવામાં આવી છે તો આ અહિયાં સર્ફેસ છે અને તેનો વિસ્તાર આપણને એક પરિમાણીય ની જેમ મળી જશે આપણી જોડે ડબલ ઇનટેગ્રલ છે અને આપણે ચર્ચા કરશું કે હવે ડોમેન શુ છે અને 1 પ્લસ જેવો કોઈક ડેરીવેટીવ આપણે લેશું અહિયાં અને અહી આપણી જોડે પ્રથમ ઓર્ડર નો પાર્ડેશિઅલ ડેરીવેટીવ છે તો પ્રથમ પાર્ડેશિઅલ ડેરીવેટીવ નું xના અખા વર્ગ ના સંદર્ભ માં વત્તા y નું પ્રથમ પાર્ડેશિઅલ ડેરીવેટીવ અખા વર્ગ ના સંદર્ભ માં અને પછી આપણે આ ઇનટેગ્રાંડ નું સંકલન કરશું આ ડોમેન પર જે xy પ્લેન છે જે બીજું કઈ નહિ પણ xy પ્લેન માં સર્ફેસનું પ્રોજેક્શન છે તો આપણી જોડે એક સર્ફેસ છે અથવા zએક્ષિસ અને જો આપણે તે સરફેસ ને આ xy પ્લેન માં પ્રોજેક્ટ કરીએ તો D એ xy પ્લેન નું ડોમેન હશે તો D એ xy પ્લેન માં સર્ફેસ નું પ્રોજેક્શન છે કારણ કે હવે આ સમીકરણ આપણે ઘડ્યું છે જયારે આ z નું ફંક્શન xy ના ફંક્શન બરાબર થાય છે S∬D1∂z∂x2∂z∂y2dxdy જ્યાં Dએ xy પ્લેન માં સર્ફેસનું પ્રોજેક્શન છે અને અહિયાં એક વાત નોંધવા જેવી છે કે પાર્ડેશિઅલ ડેરીવેટીવ એ x અને yના સંદર્ભ માં લેવામાં આવ્યા હતા જે સ્વાભાવિક છે અને અહિયાં ફંક્શન ને આ રીતે આપવામાં આવ્યું છે xμyzઅથવા yψxz અને એ કેસ માં સૂત્ર અવાભાવિક રીતે બદલાઈ જશે તો આ કેસ માં x એ y અને zના ફંક્શન બરાબર છે અને પછી y અને z ના પાર્ડેશિઅલ ડેરીવેટીવ સામે આવશે અને આ ડોમેન એ y zપ્લેન માં સર્ફેસ નું પ્રોજેક્શન અને જયારે ફંક્શન ને yψxz દ્વારા બતાયું છે ઇનટેગ્રાંડ ને x અને z ના સંદર્ભ માં ડેરીવેટીવ હશે અને ફરી સંકલન નું ડોમેન xz પ્લેન માં હશે જ્યાં આપણે આ ઇનટેગ્રાંડનું સંકલન કરીએ છે તો અહિયાં આ પ્રથમ કેસ માં જયારે xμyz તો આપણી પાસે આ ડોમેન હશે જેને D કહીએ અને હવે ઇનટેગરલ આ થશે S∬D1∂x∂y2∂x∂z2dydz અને હવે આ D એ પ્રોજેક્શન થશે y z પ્લેન ની સર્ફેસ નું અથવા જયારે ફંક્શન yψxz હોઈ તો આપણી પાસે y નું પાર્ડેશિઅલ ડેરીવેટીવ હશે x અને z અને આ D ડબલ એ xz પ્લેન માં સર્ફેસ નું પ્રોજેક્શન થશે તો D અને D એ y zમાં ડોમેન છેતો પ્રથમ અને બીજા કેસ માં xz પ્લેન માં જ્યાં આ આપેલી સર્ફેસ અનુમાનિત છે તો આ ડબલ ઇનટેગ્રલ ની મદદ થી જે લગભગ દરેક કેસ માં આપેલી છે તેમાં S એ ડોમેન ના બરાબર છે S∬D1∂y∂x2∂y∂z2dxdz અને જો તમને સંકલન ના ડોમેન નો વિસ્તાર ગણવો હોઈ તો એટલે આ કેસ માં D તો આપણે ઇનટેગ્રાંડ ને 1 સેટ કરશુંતો અપની પાસે ત્રણ એપ્લીકેશનપ્રથમ આ ડોમેન નો રિજિયનબીજું વોલ્યુમ xyપ્લેન માં સર્ફેસ નીચે જે ડબલ ઇનટેગ્રલ દ્વારા આપ્યું છે જ્યાં ઇનટેગ્રાંડ fx yછે અને હવે સર્ફેસ ના વિસ્તાર ની ગણતરી જ્યાં આપણી પાસે ઇનટેગ્રાંડ છે S∬D1∂z∂x2∂z∂y2dxdy તો હવે આપણે આ દાખલો જોઈએ જેમાં આપણે x2y2z2a2 ગોળાનો સર્ફેસ વિસ્તાર ગણીશું તો અહિયાં આપણી જોડે એક ગોળો છે જેનું કેન્દ્ર 0 0 0છે અને સૂત્ર છે x2y2z2a2 તો ગોળા ની રેડીઅસ છે a તો હવે આપણે સર્ફેસ નો વિસ્તાર ગણવો છે તો હવે આપણે ગોળાના ઉપલા ભાગનો ભાગ લઈશું તો એ આપણને a રેડીઅસ નું સર્કલ xy પ્લેન માં આપશે તો આપણે આને કોઈ પણ પ્લેન માં પ્રોજેક્ટ કરી શકીએ જેમ કે yz અથવા zx અથવા xy તો ચાલો આપણે તેને xy પ્લેન માં પ્રોજેક્ટ કરીએ તો xyપ્લેન માં આ એક સર્કલ છે જેનું સેન્ટર 0 છે અને રેડીઅસ a તો હવે આપણી જોડે ડોમેન છે સર્ક્યુલર ડિસ્ક xy પ્લેન માં તો હવે સર્ફેસ આ રીતે za2 x2 y2 અપાશે કારણ કે આપણે ગોળાના ઉપલા ભાગનો ભાગ લઇ એ છે અને આપણે એને બમણો કરી શકીએ અને આખા ગોળા ની સર્ફેસ નો વિસ્તાર મેળવી શકીએ તો આપણે ખાલી પોઝીટીવ ભાગ ને ગણતરી માં લઇએ છે ગોળાના ઉપલા ભાગનો ભાગ અને જયારે આપણે તેને xy પ્લેન માં પ્રોજેક્ટ કરશું ત્યારે આપણે એક સર્કલ મળશે જેનું સેન્ટર 0 0 છે અને રેડીઅસ a છે તોસૂત્ર જે આપણને સર્ફેસ મેળવી આપશેકરી જેની આપણે ચર્ચા તે પોસિટીવ તે ગોળાના ઉપલા ભાગનો ભાગ za2 x2 y2છે અને હવે આપણે ગણતરી કરવી પડશે કારણ કે આપણને z નો પાર્ડેશિઅલ ડેરીવેટીવ x ના સંદર્ભ માં અને zનો y ના સંદર્ભ માં મેળવવો પડશે તો x ના સંદર્ભ પાર્ડેશિઅલ ડેરીવેટીવ માં ∂z∂x xa2 x2 y2 અને પછી y ના સંદર્ભ પાર્ડેશિઅલ ડેરીવેટીવ માં ∂z∂y ya2 x2 y2 તો આ એ સર્ફેસ છે હવે આપણે ડબલ ઇનટેગ્રલ ની ગણતરી કરવી પડશે જે આપણને ગોળા ના સર્ફેસ નો વિસ્તાર ગણી આપશે S2 aa a2 x2a2 x21∂z∂x2∂z∂x2dydx તો હવે આપણી જોડે આ છે પાર્ડેશિઅલ ડેરીવેટીવ x ના સંદર્ભ માં એ z નો y ના સંદર્ભ માં પાર્ડેશિઅલ ડેરીવેટીવ આપ્યો છે અને આ સૂત્ર હતું અહી એ y ના સંદર્ભ માં હતું તો જો હવે આપણે આ ∂z∂x xa2 x2 y2 ∂z∂y ya2 x2 y2 S2 aa a2 x2a2 x21∂z∂x2∂z∂x2dydx 2 aa a2 x2a2 x2aa2 x2 y2dydx 202π0aaa2 r2rdrdθ 2a2πa2 r2 |0a 4πa2 અને એ જ ગોળા ની સર્ફેસ નો સચોટ વિસ્તાર છે જે આપણને પેહલા થી જ ખબર હતી પણ ડબલ ઇનતેગ્રલ ની મદદ થી અને પોલર કો ઓર્ડીનેટ ની મદદ થી આપણે સળરતા થી સર્ફેસ નો વિસ્તાર ગણી શકીએ તો હવે નવો દાખલો જોઈએ અને એમાં આપણે ગોળા નો પેલા ભાગ નો વિસ્તાર શોધશું તો હવે આપણી જોડે અહિયાં એક ગોળો છે x2y2z2a2જે આ આ સિલિન્ડર x2y2ax દ્વારા કટ ઓફ થાય છે તો આ સર્કલ નું સૂત્ર છે તો અહિયાં x2y2ax ના બરાબર x નો વર્ગ છે જેને આપણે આખા નો વર્ગ બનાવી શકીએ

તો આ કેસ માં ગોળા ને સીલીન્ડર એ કટ કર્યું છે તો xy પ્લેન માં આ પ્રોજેક્શન કશું જ નથીપણ સર્કલ જે ખરેખર સર્ક્યુલર સીલીન્ડર છે અને પ્રોજેક્શન અહિયાં આપવામાં આવ્યુ છે સર્કલ દ્વારા અને એક વાર આપણે પ્રોજેક્શન શોધી કાઢીએ xy પ્લેન માં તો આપણે આસાની થી ઇનટીગ્રેશન ની લીમીટ મૂકી શકીએ તો હવે છેલ્લો દાખલો જેમાં આપણે zxyનો ભાગ નો સર્ફેસ એરિયા શોધશું જે સીલીન્ડરx2y21 માં છે તો ફરી આપની પાસે સીલીન્ડર છે પણ એનું કેન્દ્ર 0 0અને રેડીઅસ 1 છે અને આપણી પાસે આ zછે જેના બરાબર x yથાય તો આપણને સર્ફેસ એરિયા શોધવો છે જે ગણું સરળ છે પાછલા બધા દાખલા કરતા તો ફર્રી આ સીલીન્ડર નું પ્રોજેક્શન કારણ કે સર્ફેસ ને ને સીલીન્ડર એ કટ કર્યું છેતો એ સર્ફેસ નું પ્રોજેક્શન xyપ્લેન પર કશું જ નથી પણ સર્કલ કારણ કે સીલીન્ડર એ સર્ક્યુલર સીલીન્ડર છે અને તે અહિયાં સર્ફેસ ને કટ કરે છે તો એ અહિયાં પ્રોજેક્શન હશે અને આપણે આમાં થી નીકળી શકીએ zfxyxy આ x ના સંદર્ભ માં પાર્ડેશિઅલ ડેરીવેટીવઅને y ના સંદર્ભ માં પાર્ડેશિઅલ ડેરીવેટીવ જેની સૂત્ર માં ગણતરી માટે જરૂર છે zxyzyx S∬D1x2y2dxdy S02πr011r2rdrdθ 02π12231r23201dθ 2π3232 1 તો અહિયાં આપણે ડબલ ઇનટીગ્રેશન ની બીજી એપ્લીકેશન જોયી સર્ફેસ નો વિસ્તાર શોધવા માટે ની આ એક સૂત્ર ની મદદ થી ∬D1∂z∂x2∂z∂y2dxdy ફક્ત આપણે સાવચેત રહેવું જોઈએ કે આ ઇનટેગ્રલનું આ ડોમેન તે સર્ફેસનો પ્રોજેક્શન છે xy પ્લેન ના સર્ફેસ માં અથવા તે yz અથવા zx પ્લેન માં હોઈ શકતું હતું એક વાર આપણી જોડે એ પ્રોજેક્શન હોઈજો આપણે તે પ્રોજેક્શનને લીમીટ મૂકીને ઓળખીએ તો ઇનટેગ્રલ ની ગણતરી કરવી ગણી સહેલી થઇ જશે તો આ અમુક રેફરન્સ છે જેને આપણે આ લેકચર ને તૈયાર કરવા માટે ઉપયોગ માં લીધા છે